ચાલો હું હવે પહેલા ચર્ચા કરેલા થ્રી ફેઝ ના ગ્રીડ કનેક્શન ટોપોલોજીની ફરી સમીક્ષા કરું અને જુઓ કે આપણે આમાં શીખ્યા તેવા વિવિધ ટ્રાન્સફોર્મશન ને આપણે કેવી રીતે લાગુ કરી શકીએ અને પછી જુઓ કે આપણે કોઈ સેટ પોઇન્ટ કંટ્રોલર કરી શકીએ કે નહીં હવે હું આ અનિચ્છનીય લાઇનોને દૂર કરું છું હવે કારણ કે આપણે નવા બ્લોક્સ રજૂ કરવાની જરૂર છે અમે કરંન્ટ ને માપી રહ્યા છીએ હવે હું આ RYB નું નામ બદલીને abc માં કરવા માંગુ છું ચાલો હું તે કરું અને igr ની ઇન્ડ્યુસ થી હું ફક્ત ia ib ic નો ઉપયોગ કરીશ તો ચાલો હું તેને ia તરીકે ચિહ્નિત કરીશ મેં તેમને abc તરીકે મૂક્યા છે તેથી તે નામ બદલ્યા પછી અહીં પણ હું બદલાવું યોગ્ય સમયે તે બદલવા માંગું છું હવે આ ia ib ic ફીડબેક સિગ્નલ્સ છે આ AC સિગ્નલ્સ છે હવે તમે તેમની સાથે શું કરવા માંગો છો ચાલો હું એક બ્લોક મૂકું ઇનપુટ્સ ia ibઅને ic છે હવે આ ia ib અને ic જે માપવામાં આવે છે થ્રી ફેઝ AC કરંટ છે હું તેમને ∝β ટ્રાન્સફોર્મશન સિસ્ટમ માં i∝ iβ બે ફેઝ AC કરંટ માં પરિવર્તિત કરવા માંગુ છું તો મારે શું કરવું જોઈએ મારે abc થી ∝β ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરવો જોઈએ અને આઉટપુટ i∝ અને iβ હશે હવે આ ∝ અને β હું dq કોર્ડીનેટ રેફરન્સ ટાઈમ માં પરિવર્તિત કરવા માંગુ છું તેમાં એક વધુ ઇનપુટ છે અને તે 𝜌 છે ∝β કોઓર્ડિનેટ અને dq કો ઓર્ડિનેટ વચ્ચેનો કોણ તો મારે અહીં શું વાપરવું જોઈએ મારે ∝β થી dq ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરવો જોઈએ આ બ્લોક આઉટપુટ id iq હશે હવે જેમ કે dq કોઓર્ડિનેટ સિસ્ટમ આ સ્પેસ વેક્ટરની સાથે ફરતી હોય છે વર્તમાન સ્પેસ વેક્ટર i id અને iq DC જથ્થા હશે id અને id એ અનુક્રમે d અક્ષ અને q અક્ષ ઉપરના વર્તમાન સ્પેસ વેક્ટરનો પ્રોજેક્શન છે તેથી આ DC જથ્થા છે હવે આપણે અહીં કંટ્રોલર સેટ કરીશું હવે મારી પાસે કરંટ રેફરન્સ પ્લસ માઇનસ છે હું કરન્ટ રિફેરન્સ ને હું i તરીકે કહીશ અને હું શું ફીડબેક આપી શકું હું આ id નો અહીં ફીડબેકઆપીશ હું લીટી દોરીશ નહીં કે જેથી તે સ્થાનને ક્લટર કરશે હું ફક્ત id સૂચવીશ તેથી તેનો અર્થ એ છે કે મેં આ લાઇન જોડી છે હવે કમ્પેરેટરનું આઉટપુટ PI કંટ્રોલર પર જાય છે તેથી સરળ PI કંટ્રોલર છે હવે હું તે iq માટે પણ કરીશ તેથી મારી પાસે અહીં PI કંટ્રોલર અને ફીડબેક i હશે જેનો અર્થ છે કે હું અહીં આ લાઇનને પ્લસ અને માઇનસ ફીડ કરીશ અને બીજા PI કંટ્રોલર બ્લોક પર જઈશ હવે આ બંનેના આઉટપુટ ખરેખર પેદા થવાના છે છેવટે PWM જે કરન્ટ ને યોગ્ય રીતે ચલાવવા માટે વોલ્ટેજ ઉત્પન્ન કરશે તેથી PI નું આઉટપુટ મૂળભૂત રીતે d અને q અક્ષો વોલ્ટેજ d અને q અક્ષમાં વોલ્ટેજ છે તેથી ચાલો હું dq થી αβ બે કંટ્રોલર ના આઉટપુટ પર કરું કંટ્રોલર માં થી એક કંટ્રોલર નો d અક્ષ ભાગ તમને vq આપે છે ચાલો આપણે કહીએ કે કંટ્રોલર નો q અક્ષ vq આપે છે આ એક dq થી α β ટ્રાન્સફોર્મેશન સુધી જશે અને મને બે આઉટપુટ મળશે ચાલો આ બંને આઉટપુટ છે ચાલો આપણે vα અને vβ કહીએ આ તે જ છે જેનો મેં અહીં ઉપયોગ કર્યો છે કારણ કે dq અને αβ સમાન કોણ ધરાવે છે હવે αβ ટુ abc હું એક વધુ ટ્રાન્સફોર્મેશન કરીશ જે મને va vb vc રિફેરન્સ આપે છે તેથી હું આ રેખાઓ દોરીશ તેથી આ મને PWM ને રિફેરન્સ va vb vc આપશે જેમાં ટ્રાએંગલ કેરીઅર સરખામણી કરવામાં આવશે અને પછી ગેટ ડ્રાઇવ પર જવા માટે અને આ સ્વીચો ચાલુ અને બંધ કરવા માટે આવશ્યક PWM સિગ્નલો પેદા કરશે તદનુસાર અને અહીં વોલ્ટેજ સપ્લાય એવી રીતે કરો કે ia ib ic આ નિયંત્રણ મુજબ વહે જે આપણે આપ્યું છે જેમ કે આ એરર અહીં અને અહીં શૂન્ય થઈ જાય છે તેથી આ નિયંત્રણ સિદ્ધાંત છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે હું MPP ના તે ત્રણ જથ્થા અને આઉટપુટને દૂર કરીશ હું MPP ના એક જ આઉટપુટનો ઉપયોગ સૂચવવા માટે impp ને રજૂ કરવા માટે કરીશ i મહત્તમ પાવર પોઇન્ટ પર અને મને તે જોવા દો કે મારે તે સાથે શું કરવું છે આખરે મારી પાસે તેને i ના રિફેરન્સ તરીકે આપવા માટે હું ચર્ચા કરીશ કે થોડી વાર પછી પરંતુ હમણાં MPP vઅને i લેશે અને ગણતરી કરેલી પાવર નો ઉપયોગ કરશે અને MPPT અલ્ગોરિધમનો આઉટપુટ આપશે જેને આપણે impp કહીશું તરીકે જે મહત્તમ પાવર પર કરંટ નું પ્રતિનિધિત્વ કરે છે હવે બાકી છે આ બે બ્લોક્સને 𝜌 ની કિંમત કેવી રીતે પ્રાપ્ત કરવી અને કેવી રીતે આપવી આ હજી સુધી અસ્પષ્ટ છે તેથી 𝜌 અમે કહ્યું કે αβ અક્ષો કોર્ડીનેટ અક્ષ અને dqઅક્ષ વચ્ચેનો કોણ હતો અને આપણે જાણીએ છીએ કે આપણે ઈચ્છીએ છીએ કે dq અક્ષ સ્પેસ વેક્ટર કરંટ સ્પેસ વેક્ટર ની સાથે ફરતું હોય તેથી જો dq કોઓર્ડિનેટ સિસ્ટમ પણ કરંટ સ્પેસ વેક્ટરની સાથે ફરતી હોય તો કરંટ સ્પેસ વેક્ટર અને dq અક્ષ સાથે સુમેળ થાય છે અને એક સાથે ફરતા હોય છે અને તેથી id iq DC હશે તેથી આપણે શું કરીશું આપણે iα iβ લઈશું અને ρ પેદા કરીશું તેથી કરંટ ના સ્પેસ વેક્ટરનું કોણ ρ હશે ચાલો કહીએ તો ચાલો હું કહી દઉં કે cos 1 iα √iα2iβ2 એ બ્લોક છે મને ρઆપશે તેથી ઇનપુટ શું હોવું જોઈએ હું iα અને iβ માંથી ઇનપુટ લઈશ આઉટપુટ ρ અને તે આઉટપુટ થશે હું અહીં ઉપયોગ કરીશ અને તે જ આઉટપુટ હું અહીં પણ વાપરીશ તેથી મારી પાસે ρ છે તેથી આ કિસ્સામાં id કરંટ સ્પેસ વેક્ટર iq 0 સાથે ગોઠવાયેલ હશે કારણ કે કરંટ સ્પેસ વેક્ટર ની સાથે જ id ગોઠવાયેલ છે કોઈ ક્વોડરેચર ઘટક હશે નહીં તેથી આ શૂન્ય હોઈ શકે અને એકમાત્ર id કંટ્રોલર અસ્તિત્વમાં હશે જો કે ρ મેળવવાની આ એક રીત છે પરંતુ અમે એ જોવા માંગીએ છીએ કે અહીં વહેતા કરંટ પ્રવાહો વોલ્ટેજ સાથે ફેઝ માં છે તેથી તે છે કે વોલ્ટેજ વેવ શેપ વેવફોર્મ્સ va vb vc લેવાનું યોગ્ય રહેશે અને ρ મેળવવા માટે વોલ્ટેજ વેવફોર્મ્સ નો ઉપયોગ કરવો તો પછી id અને iq એવું હશે કે તે d અક્ષ ની જેમ વોલ્ટેજની સ્પેસ વેક્ટર ના રેફરન્સ માં હશે ફાયદો શું છે અમે જોઈશું અને ટૂંક સમયમાં તેની ચર્ચા કરીશ ચાલો હવે ρ ની જનરેશન ના પાસા પર ધ્યાન કેન્દ્રિત કરું સ્પેસિયલ કોઓર્ડિનેટ્સ αβ ને ધ્યાનમાં લો આ αβ કોઓર્ડિનેટ સિસ્ટમ છે અને તે કોઓર્ડિનેંટ સિસ્ટમમાં મને વોલ્ટેજ સ્પેસ વેક્ટર આ રીતે બતાવવું જોઈએ તે પરિણામે વોલ્ટેજ સ્પેસ વેક્ટર છે અને આ વોલ્ટેજ ગ્રીડ વોલ્ટેજ છે અને તે જ રીતે મારી પાસે પણ બીજું સ્પેસ વેક્ટર ગ્રીડ કરંટ હશે તો આ પરિણામ છે તેનો અર્થ છે કે તે va vb vc થી બનેલો છે અને આ ia ib ic થી બનેલો છે અને પરિણામે આ સ્પેસ વેક્ટર છે હકીકતમાં તમે લખી શકો છો vg વેક્ટર vae0 vb e j2π3 vcej4π3 દ્વારા આપવામાં આવ્યું છે આપણે આ કેવી રીતે કરવું તે આપણે જાણીએ છીએ તમે vαjvß સાથે ઉતરશો તેવી જ રીતે હું કરંટ સ્પેસ વેક્ટર iae0 ia ej2π3 ia ej4π3 પણ મેળવી શકું છું આ અધ્યયન માં વોલ્ટેજ સ્પેસ વેક્ટર અને કરંટ સ્પેસ વેક્ટર અથવા ωt એંગલ પર ફરતી જણાવે છે હવે હું dq dq મૂકું મને તે d અક્ષની સ્થિતિ આપવા દો તેથી હું તે d અક્ષને પોઝિશનિંગ કરું છું જે વોલ્ટેજ સ્પેસ વેક્ટર vg સાથે ગોઠવાયેલ છે તો આ આપણી dઅક્ષ છે અને q અક્ષ એ d અક્ષ માટે ઓર્થોગ્નલ છે અને તે q અક્ષ છે અને જો તમે આ કરો તો તમે જોશો કે કારણ કે dq અક્ષ એ vg સ્પેસ વેક્ટર સાથે ગોઠવાયેલ છે અને તે સાથે ફરતી હોય છે vg સ્પેસ વેક્ટર ત્યાં વોલ્ટેજ સ્પેસ વેક્ટરનો કોઈ ક્વોડરેચરઘટક નથી ત્યાં વોલ્ટેજ સ્પેસ વેક્ટર ફક્ત vd છે કારણ કે ક્વોડરેચર અક્ષ પર કોઈ પ્રોજેક્શન નથી તો vg નો મેગ્નીટ્યૂડ vd થશે અને તે dc વેલ્યુ છે હવે ig છે ચાલો કહીએ કે કેટલાક એંગલ થી vg લેગ કરી રહ્યો છે તેમાં બે ઘટકો છે અને d અક્ષ અને ઓર્થોગોનલ કમ્પોનન્ટ પર ig નો પ્રોજેક્શન છે તેથી આ ભાગ આ પ્રોજેક્શન id હશે સીધો ઘટક તે ક્વોડરેચર ઘટક હશે તેથી કરંટ સ્પેસ વેક્ટર ને id અને iq માં ઉકેલી શકાય છે હવે ચાલો આપણે કહીએ કે આપણે જરૂરિયાત મૂકી છે કે કરંટ ig ગ્રિડ માં પમ્પ કરવામાં આવતો તે vg સાથેના ફેઝ માં હોવું જોઈએ પછી ig અને vg ગોઠવાયેલ હોવું જોઈએ તેથી નિયંત્રણ દૃષ્ટિકોણથી તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે બુદ્ધિઆંક 0 હોવો જોઈએ તેથી હું જાઉં છું અને મેં સેટ પોઇન્ટ શૂન્ય પર સેટ કર્યો છે પછી સ્થિર સ્થિતિમાં હું શૂન્ય થઈશ તેથી હું પણ તે જ થઈશ i અને તે vg ને અનુરૂપ હશે અને પછી તમે જોશો કે વર્તમાનતા એકતા શક્તિના પરિબળમાં ગ્રીડમાં પમ્પ થયેલ છે તેથી જો તમે ડી અક્ષને વીજી સાથે સંરેખિત કરો તો તમને ફાયદો થાય છે તો ચાલો હવે ગ્રીડ કનેક્ટેડ બ્લોક ડાયાગ્રામ ગ્રીડ કનેક્ટેડ ઇન્વર્ટરના આ તબક્કામાં અપડેટ કરીએ જેમ આપણે હમણાં જ ચર્ચા કરી છે ચાલો હું 𝜌 જનરેશન બ્લોક માટે અપડેટ કરીશ તેને ગોઠવવાને બદલે કરંટ સ્પેસ વેક્ટર સાથે ગોઠવીને હું તેને વોલ્ટેજ સ્પેસ વેક્ટર સાથે ગોઠવીશ તે માટે ફેરફાર નીચે મુજબ છે ચાલો હું પહેલા કરંટ ઇનપુટ્સને દૂર કરું હું તેને સ્થાનાંતરિત કરીશ થોડી જગ્યા બનાવીશ અને પછી હું ફેઝ ના વોલ્ટેજ va vb અને vc ને માપીશ મારી પાસે અહીં બ્લોક હશે હું ઇનપુટ va vb vc લેવા જઉં છું અને આની જેમ એક abc થી αß ટ્રાન્સફોર્મેશન લઈશ અને abc થી αß કેવી રીતે મને va vß આપશે અને હું ρ બનાવવા માટે વર્ગમૂળ માં vα2 vß2દ્વારા vα નો ઉપયોગ કરીશ તેથી હવે આ ρ રચાયેલ વોલ્ટેજ va vb vc ની સ્પેસ વેક્ટર પોઝિશન આપી રહ્યું છે હવે હું ρ કરંટ સ્પેસ ફેઝર એન્ગલ બદલે જનરેશન બ્લોક અપડેટ કરીશ હું તેને વોલ્ટેજ સ્પેસ સ્પેસર એંગલથી બદલવા માંગુ છું તેથી તે માટે હું આને દૂર કરીશ થોડી જગ્યા ખાલી કરવા માટે મને આ ઉપર ખસેડવા દો અને પછી મને વોલ્ટેજ માપન લેવા દો આ ફેઝ વોલ્ટેજ va vb અને vc છે અને મારે અહીં એક બ્લોક હશે અને આ બ્લોક va vb vc ઇનપુટ્સ લેશે અને અને હું abc થી αß ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરીશ હું આ બ્લોકના આઉટપુટ પર vα અને vß મેળવીશ હું તે ρ નક્કી કરવા માટે vα vß નો ઉપયોગ કરીશ જે વોલ્ટેજ સ્પેસ ફેઝરનો કોણ હશે vα√vα2 v 2 કોણ ρ આપશે આ કોણ αß થી α અક્ષમાંથી વોલ્ટેજ સ્પેસ વેક્ટરનું ડિસ્પ્લેસમેન્ટ આપશે હવે જ્યારે તમારે આ વોલ્ટેજ સ્પેસ વેક્ટરને જોશો તો હવે d અક્ષ એ વોલ્ટેજ સ્પેસ વેક્ટર vg સાથે ગોઠવાયેલ છે કારણ કે આપણે આ ρ લીધું છે અને આપણે જોઈએ છીએ કે કરંટ ને હવે એવી રીતે નિયંત્રિત કરવાની છે કે iq 0 બનાવ્યું જેથી કરંટ સ્પેસ વેક્ટર પણ પોતાને ગોઠવે તેથી હવે આપણે બ્લોક ડાયાગ્રામ પર જઈ શકીએ છીએ આ સેટ પોઇન્ટ 0 બનાવો જો તમે આ સેટ પોઇન્ટ શૂન્ય કરો છો તો પછી સ્થિતિ માં તમે જોશો કે iq 0 પર પહોંચી જશે 0 છે PI કંટ્રોલર જોશે કે અહીં એરર 0 છે જેનો અર્થ છે કે iq 0 થઈ જશે iq 0 છે ત્યારબાદ તેનો અર્થ એ છે કે કરંટ જે પાછો ફીડ કરવામાં આવી રહ્યો છે તે ફેઝ માં હશે અને id કરંટ સ્પેસ વેક્ટર નું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે કારણ કે iq 0 છે હવે તે કિસ્સામાં આઉટપુટ MPP માટે સીધા id અથવા i માટે સેટ પોઇન્ટ ડિક્ટેટ કરી શકે છે તેથી હવે i ખરેખર તે સેટ પોઇન્ટ છે જે સૂચવે છે કે ગ્રિડમાં પમ્પ કરવામાં આવતા કરંટ ને નિર્ધારિત કરે છે તે સૂચવે છે કુલ એકંદર જગ્યા કરંટ સ્પેસ વેક્ટર ને ગ્રીડમાં ફીડ કરવામાં આવે છે જેમ કે ગ્રીડ દ્વારા ગ્રીડ વોલ્ટેજ નિશ્ચિત કરવામાં આવે છે કરંટ ખરેખર ગ્રીડમાં કેટલી પાવર નો ઉપયોગ કરવામાં આવે છે તે સૂચવશે તેથી જો i ખરેખર PV પેનલના પીક પાવર પોઇન્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે તો મહત્તમ પાવર ગ્રીડમાં આપવામાં આવે છે તો ચાલો આપણે કહીએ કે આ MPPT બ્લોક જે તેમાં PV મોડ્યુલર અને PV કરંટ ના ટર્મિનલ વોલ્ટેજ લઈ રહ્યું છે અને vt પર આધારિત ગણતરી કરેલી મહત્તમ પાવર પોઇન્ટ નક્કી કરવા માટે વપરાય છે તેનું આઉટપુટ હવે i સાથે જોડાયેલ છે અને i એવા મૂલ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે જે મહત્તમ પાવર પોઇન્ટ સૂચવે છે તેથી આ i નો ઉપયોગ એક સેટ પોઇન્ટ તરીકે થાય છે અને હું તેને આ રીતે મેચ કરવાનો પ્રયત્ન કરીશ કે મહત્તમ પાવર વહે છે મહત્તમ કરંટ ને તે આપેલા ગ્રીડ વોલ્ટેજ પર ગ્રીડમાં ફીડ શકાય છે જેનો અર્થ છે કે મહત્તમ પાવર ગ્રીડ માં આપવામાં આવી રહી છે તેથી આ રીતે MPPT પણ ઇન્વર્ટર નિયંત્રણ ની અંદર ચુસ્ત રીતે એકીકૃત છે આ પદ્ધતિ દ્વારા આ 𝜌 ની ગણતરી અહીં એલજેબ્રિક છે તે ખુલ્લું લૂપ પણ છે તેથી તે હાર્મોનિક્સ માટે સ્થિતિસ્થાપક નથી જે મેઇન્સ વોલ્ટેજ વેવફોર્મમાં છે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 ફેઝ ના વોલ્ટેજને va vb vc ધ્યાનમાં લો હું તેને abc થી α β ટ્રાન્સફોર્મેશનમાં પસાર કરીશ હું vα vβ મેળવીશ અને હું તે αβ થી dq ટ્રાન્સફોર્મેશનમાં પસાર કરીશ અને મને vd vq મળશે હવે અહીં એક ρ ની જરૂરિયાત છે હું આ કેવી રીતે આપીશ નીચેની પદ્ધતિ દ્વારા તો ચાલો હું અહીં એક નાનો કંટ્રોલર બનાવું હું v સેટ કરીશ હું કહીશ કે આ એક સેટ પોઇન્ટ છે v 0 અને ત્યારબાદ હું vq ફેડ બેક કરીશ જે αβ થી dq બ્લોક અને એરરમાં થી બહાર આવી રહ્યો છે હું તેને ρ તરીકે PI કંટ્રોલર દ્વારા પસાર કરીશ અને આપીશ આ કેવી રીતે કાર્ય કરે છે આ એક PLL જેવું છે ઘણા સાહિત્યમાં તેને PLLપણ કહેવામાં આવે છે ચાલો હું કોઓર્ડિનેટ સિસ્ટમની કલ્પના કરું અને મારી પાસે αβ કોઓર્ડિનેટ સિસ્ટમ છે અને મને આના જેવા વોલ્ટેજ સ્પેસ વેક્ટર ગ્રીડ વોલ્ટેજના vg હવે ચાલો આપણે કહી શકીએ કે d અક્ષ આ રીતે ગોઠવાયેલ છે તે vg સ્પેસ વેક્ટર સાથે ગોઠવાયેલ નથી તે કેટલાક ખૂણા દ્વારા ખોટી રીતે જોડાયેલું છે અને પરિણામે d અક્ષ પરના પ્રોજેક્શન vd અને vqઆપશે તેથી ત્યાં એક vq કમ્પોનન્ટ પણ છે જો તે vg સાથે ગોઠવાયેલ હોત d અક્ષો જો vg સાથે ગોઠવાયેલ હોત તો vq કમ્પોનન્ટ 0 હોત હવે આ ρ છે ρ એ αβ કોઓર્ડિનેટ અને dq કોઓર્ડિનેટ વચ્ચેના કોણ સિવાય કંઈ નથી હવે ચાલો જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે હવે આપણે કેટલાક કારણોસર કહીએ ઘણી અનિશ્ચિતતાઓને લીધે dq અક્ષ એ વોલ્ટેજ સ્પેસ વેક્ટરના સંદર્ભમાં ગોઠવાયેલ છે જેનો અર્થ થાય છે vq શૂન્ય નથી પછી આની તુલના vq સાથે થાય છે તે નેગેટિવ જાય છે PI નિયંત્રક સક્રિય થઈ જશે તે ρ 𝜌 ફેરફાર શરૂ કરશે તે એવી દિશામાં પરિવર્તન શરૂ કરશે કે PI કંટ્રોલરના ઇનપુટ જે એરરછે તે 10 થી 0 થશે જો આ 0 તરફ જાય છે તો પછી vq અહીં v તરફ જાય છે તે આદેશ મૂલ્ય અથવા રેફરન્સ મૂલ્ય છે આપણે કહ્યું છે કે v 0 ની બરાબર છે તેથી v 0 ની તરફ જાય છે તેથી PI કંટ્રોલર તેને જોશે કે vq 0 રહેશે જેનો અર્થ થાય છે કે ρ ગોઠવણ રાખશે તે આ રીતે ગોઠવશે સંરેખિત કરો તે વોલ્ટેજ સ્પેસ વેક્ટર સાથે d અક્ષોને સંરેખિત કરશે અને ρ ની કિંમત આવી જશે કારણ કે કંટ્રોલ એક્શન એવી હશે કે અહીં vq 0 થઈ જશે આવી સ્થિતિ હેઠળ અહીં ρ મૂલ્ય ρ નું સાચો મૂલ્ય છે જે તમને dq એક્સેસ કોઓર્ડિનેટ્સ સિસ્ટમ અને αβ કોઓર્ડિનેંટ સિસ્ટમ વચ્ચેના તફાવતનું મૂલ્ય આપશે એવી રીતે કે d અક્ષ એ વોલ્ટેજ સ્પેસ વેક્ટર સાથે ગોઠવાયેલ હશે જે આપણને જોઈએ છે આ એક ખૂબ જ મજબુત મિકેનિઝમ છે કારણ કે તે બંધ લૂપ છે અને પછી ત્યાં એક PI ઘટક છે તેમાં ઇતિહાસ એ છે કે જેનો હાર્મોનિક્સ સર્જેસ સ્પાઇક્સ અને આવી અન્ય અનિશ્ચિતતાઓ પર ફિલ્ટરિંગ અસર પડશે તેથી જો આપણે આ ફેરફારને અમારા આખા થ્રી ફેઝ ના ગ્રીડ સાથે જોડાયેલ ઇન્વર્ટર બ્લોક આકૃતિમાં સમાવીએ તો તે સંપૂર્ણ કામ કરાય તેવો ઉકેલ હશે ચાલો આપણે તે કરીએ ચાલો હવે આ ρ જનરેશન સુધારીએ જે ખુલ્લી લૂપ છે અને ખૂબ જ મજબુત નથી અને આ પણ અલ્જેબ્રિકછે અમે આને બંધ લૂપ PLL આધારિત તકનીકથી બદલીશું જેની અમે હમણાં ચર્ચા કરી છે ચાલો હું તે કરું ચાલો હું આ બ્લોક્સ ભૂંસી નાખીશ મને સ્પષ્ટ કરવા દો હવે પ્રથમ હું abc va vb vc સાથે પ્રારંભ કરું છું જે ફેઝ ના વોલ્ટેજ છે હું abc થી αβ ટ્રાન્સફોર્મેશન કરીશ જે મને vα અને vβ આપશે અને હું તેને αβ થી dq ટ્રાન્સફોર્મેશન માંથી પાસ કરીશ જે મને vd અને vq આપશે હું vd સાથે કંઈપણ કરીશ નહીં હવે હું કંટ્રોલ મિકેનિઝમ રજૂ કરીશ આ રેફરન્સ છે પ્લસ માઇનસ vq કંટ્રોલ મિકેનિઝમ ને ફીડબેક તરીકે આપવામાં આવે છે આ એરર PI કંટ્રોલર ને આપવામાં આવી છે જે dq બ્લોક માટે ρ પેદા કરશે તે એવી રીતે જનરેટ કરશે કે vq જશે અને આ રેફરન્સ દ્વારા નક્કી કરેલું મૂલ્ય લેશે હવે આ ρ મૂલ્ય હું તેને લઈ શકું છું અને પછી તેને અહીં કનેક્ટ કરી શકું છું હવે આ કંટ્રોલ મિકેનિઝમ માટેનો આ v સેટ પોઇન્ટ મેં ચર્ચા કરી હોય તે મુજબ હું v 0 સેટ કરીશ જેથી આખરે v એ v સુધી પહોંચે તેથી v 0 બનશે તે સ્થિતિમાં vd વોલ્ટેજ સ્પેસ વેક્ટરની સાથે ગોઠવાશે અને કારણ કે તમે ρ નો ઉપયોગ તમારા બધા αβ થી dq રૂપાંતર માટે કરવા જઇ રહ્યા છો એટલે કે dq અક્ષ ρ ની આ કિંમત લેશે અને તેથી વોલ્ટેજ સ્પેસ વેક્ટર સાથે સંરેખિત થશે તેથી અમારી પાસે હવે અહીં થ્રી ફેઝ ના ગ્રીડથી જોડાયેલ ઇન્વર્ટર ટોપોલોજીનું સંપૂર્ણ બ્લોક આકૃતિ છે અને જે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લે છે અને આ એક બનાવાયેલો બ્લોક છે તેમાં dq ટ્રાન્સફોર્મેશન શામેલ છે તેમાં dq એક્સીસ સિદ્ધાંતો ફ્રેમ ટ્રાન્સફોર્મેશન્સ થ્રી ફેઝ થી બે ફેઝ AC બે ફેઝ AC થી dq અને સેટ પોઇન્ટ કંટ્રોલર્સ હોવાને કારણે કંટ્રોલર્સ ની સંખ્યા AC કંટ્રોલમાં ત્રણની સામે માત્ર બે જ છે ટ્રેકિંગ નિયંત્રણ અમારી પાસે હવે MPPT ઇન્વર્ટરમાં એકીકૃત છે અને પાવર બ્લોક સરળ છે તેની પાસે ફક્ત એક પાવર સ્ટેજ છે અને તે પછી અમારી પાસે એક મજબૂત PLL આધારિત ρ એલ્ગોરિધમ છે